તો ચાલો ઉદાહરણ તરીકે 2 D લઈએ તેથી મારે 3D માં કંઈક દોરવાનો પ્રયાસ કરવો પડશે તો આ મારી x y અક્ષીસ છે આ અક્ષીસ શું હોવી જોઈએ z નથી તે 2 D છે ત્યાં કોઈ z નથી અને આની અંદર હું તમને જાણું છું કે મારા વેરીએબલ આના જેવા છે આ કોર્ડિનેટ્સ છે જે મારા Yee સેલ પર છે તો મેં કેટલા Yee સેલ 1 અથવા 4 દોર્યા છે વિદ્યાર્થી 4 4 Yee સેલ જે મેં દોર્યા છે તેથી હા આપણે અહીંથી જઈ શકીએ એટલું જ છે તો ચાલો ટોપ વ્યુ જોઈએ તેથી સમાન વસ્તુનું ટોપ વ્યુ તે શું દેખાય છે તેથી હું આ અહીં દોરીશ તેથી ત્યાં એક x છે તો આમાં કેટલું અંતર છે ડેલ્ટા y આપણે કયા સમીકરણનો ઉપયોગ કરવા માંગીએ છીએ આપણે સમીકરણનો ઉપયોગ સંબંધિત સાથે કરી શકીએ છીએ તેથી આપણે ફરીથી પોલેરાઝેશન તરફ જોઈ રહ્યા છીએ કયું પોલેરાઝેશન આપણે TE પોલેરાઝેશન જોઈ રહ્યા છીએ તેથી TE પોલેરાઝેશન હશે તો આ એરો શેના મૂલ્યો નો સંદર્ભ આપે છે આ જે અનનોન છે તે અનનોન કોને અનુરૂપ છે વિદ્યાર્થી E x અને મારું ક્યાં છે તે અહી ક્યાંક મધ્ય માં છે અથવા હું તેને અહી ક્યાંક નક્કી કરી શકું છું તે કોઈ મોટી વાત નથી તો ચાલો આ સમીકરણ ને લખીએ તેથી તે પહેલી વસ્તુ છે તેથી ચાલો લઈએ તેથી જે મારું છે અને તે ની સમાન બનશે તેથી તે પણ સાચું છે જે અહી છે હું તેને શેના વડે ડીવાઈડ કરું તે પહેલી ટર્મ છે અને બીજી ટર્મ છે અલબત કંઇક બરાબર નથી વિદ્યાર્થી 10 ટાઈમ્સ તેથી તે છે તેથી એ અહીંથી શરુ થાય છે તેથી ને એવી રીતે ઇવેલ્યુએટ કરાય છે કે i પ્લસ નહિ તેથી તે જેટલું ફક્ત થશે અને આ જેટલું થશે વિદ્યાર્થી તે j હોવું જોઈએ તેથી હા તેથી અમે અહીં ફક્ત x કોર્ડિનેટ્સ બદલી રહ્યા છીએ તેથી આ અહીં સમાપ્ત થવું જોઈએ અને પછી આ હોવું જોઈએ અને ખરેખર તેનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી તેથી જો આ અહીંથી ઓરીજીન છે 00 ને હાફ ઈંટીજર પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે પરંતુ ઈંટીજર ઉદાહરણોમાં છે તેથી હું આ આખી વસ્તુ ફરીથી લખીશ હા તે હોવું જોઈએ શું તે સાચું છે વિદ્યાર્થી અને શું તે યોગ્ય છે તેથી આપણે આ વ્યક્તિ અને આ વ્યક્તિ વચ્ચેનો તફાવત લઈશું તેથી લોકેશન સમાન જ રહેશે અને આ થવું જોઈએ અને આ તે સાચું છે તેથી ચાલો ખરેખર લખીએ જે આપણે કરવું જોઈએ જે સમીકરણ લખવું જોઈએ તેથી આપણી પાસે છે અને આપણે ફક્ત z કોમ્પોનેંટ જોઈ રહ્યા છીએ તો આ શું બને છે પ્રથમ ટર્મ હશે ત્યાં માઈનસ સાઇન છે તેથી આ તે એક્સપ્રેશન છે જે આપણે ઇચ્છીએ છીએ તેથી આ વાસ્તવમાં બરાબર છે તેથી ગ્રીડ મને એક અલગ રંગ નો ઉપયોગ કરવા દે છે આ ગ્રેડ છે આ હજી પણ તે ગ્રીડ છે જે હું વિચારી રહ્યો છું હવે આપણું એક્સપ્રેશન સાચું છે તેથી પ્રથમ એ y ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ છે તો પછી આ એક્સપ્રેશન જે મેં લખ્યું છે તે ખોટું છે આ x છે ચાલો ફરી એક વાર અહીંથી શરૂઆત કરીએ આ વખતે આપણે તે મેળવવું જોઈએ આ પહેલીવાર છે જ્યારે આપણે ને y ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવને યોગ્ય રીતે જોઈ રહ્યા છીએ તો આ છે તે લોકેશન શું છે તેથી હું આ અને આને બાદ કરી રહ્યો છું તેથી અને વિદ્યાર્થી j હવે આપણને તે મળે છે હવે પછીની ટર્મ છે તેથી તે માઇનસ છે તેથી તે હવે બનશે આપણે વાસ્તવમાં તેને લખવાની જરૂર ન હતી પરંતુ તે લખવાની આપણાં માટે સારી પ્રેક્ટિસ છે હવે ચાલો જોઈએ કે સ્ટેબિલિટી ક્રાંઇટેરિયા સાથે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેના પર પાછા જઈએ તેથી આપણે સૌથી નાનું અંતર શોધવાનું છે જે વેવ લઈ શકે છે તેથી અહીં આ જમણી ટોપનું વ્યુ ડાયાગ્રામ માં આ રીતે આપણે ચાર નજીકની કલ્પના કરી શકીએ છીએ એટલે કે એક Yee સેલમાં ચારેય મૂલ્યો ફ્યુચર ટાઈમ ના દાખલા પર ની ગણતરીમાં સામેલ છે તેથી આ મારા ફ્યુચરનો ટાઈમ છે જે હું ઇચ્છું છું બાકીનું બધું પાસ્ટ છે પાસ્ટમાં આ બધું n શું યોગ્ય અને યોગ્ય રીતે થઈ રહ્યું છે આ બધી વસ્તુઓમાંથી કયું અંતર સૌથી ઓછું છે આ ચાર પોઈન્ટ વચ્ચે આ અંતર હશે જેમાં ચાર એરો છે જે મેં અહીં દોર્યા છે 1 2 3 અને 4 જે સૌથી ટૂંકું અંતર છે તે ડેશવાળી ગ્રીન લાઇન છે તેથી આપણે વેવ વિશે વાત કરી રહ્યા છીએ જે ફિઝિકલી ટ્રાવેલ કરે છે હવે આપણે ટાઈમ કરવા માંગીએ છીએ ફિલોસોફી એ છે કે નજીકના પોઈન્ટને કારણે વેવ આગળ વધે તે પહેલાં આપણે ટાઈમ અપડેટ કરવા માંગીએ છીએ તેથી ટ્રાવેલ કરવા માટેનો મિનિમમ ટાઈમ જ્યારે વેવ ટ્રાવેલિંગ કરે છે ઉદાહરણ તરીકે આ દિશામાં આ રીતે તે થઈ શકે છે પછી આ સૌથી ટૂંકું છે કારણ કે આ ઉદાહરણ કરતાં લાંબું છે આ અંતર કારણ કે તે ડાયાગોનલ પર છે તો આ અંતર કેટલું છે તેથી ગ્રીડ અંતર છે જ્યાં એ લાઇટ ની સ્પીડ છે ના પહેલા હું ટાઈમને અપડેટ કરીશ હા તે ટ્રાવેલ કરવા જય રહ્યું છે વેવ એ ત્યથી ટ્રાવેલ કરવા જાય છે ચાલો તેને પોઈન્ટ a કહીએ અને ચાલો આને પોઈન્ટ b કહીએ જ્યાં સુધી આ વેવ પોઈન્ટ a થી b તરફ ટ્રાવેલ કરે છે મારે અપડેટ કરવું જોઈએ કારણકે મારા અપડેટ સમીકરણમાં જ આ દરેક પોઈન્ટ હશે તો વેવ પોઈન્ટ a થી b તરફ ટ્રાવેલ કરે તેની પહેલા મારે અપડેટ કરી લેવું જોઈએ તેથી બીજા શબ્દોમાં કહીએ કે વિદ્યાર્થી જરૂર નથી કે કોણે કહ્યું કે તેઓ સમાન છે મારો મતલબ કે હું તે કિસ્સામાં માટે સરળ એઝમ્પશન કરી શકું છું તેથી ધારો કે તે સૌથી સરળ કેસ છે તેથી આ શું બહાર તરફ જોવા મળે છે અને અપડેટ સમીકરણને સમજવા માટે આ ડેલ્ટા t એ tau કરતા ઓછું હોવું જોઈએ તેથી તે સૂચવે છે કે તેથી આ વધારાનું ફેક્ટર આવ્યું છે કારણ કે આ પોઈન્ટ સ્ક્વેર પર ગોઠવાયેલા છે અને તમે મીડપોઈન્ટ વચ્ચેના ડાયાગોનલને જોઈ રહ્યા છો તેથી શું તમે 3D માં અનુમાન કરી શકો છો કે શું થશે મને રૂટ 3 મળશે વિદ્યાર્થી આ શું છે ગણતરીમાં સિગ્નલ પહોંચે તે પહેલાં હું મારું અપડેટ કરવા માગું છું તે સૌથી ટૂંકું અંતર જોઈ રહ્યો છું તો કયું વધારે સખત છે 1D 2D કે 3D તમે તેમને કોમ્પ્યુટેશનલ રિસોર્સ ની દ્રષ્ટિએ ક્લાસિફાય કરવા માંગો છો 3D એ સૌથી સખત છે કારણ કે તે વધુ ફાઇનર હોવું જરૂરી છે અને તેની બાઉન્ડ્રી વધુ કડક અને કડક થઈ રહી છે હવે જે 1D માં છે તે હોઈ શકે છે હવે એ યોગ્ય નથી એટ્લે 3D માં છે તેથી હાયર ડાઈમેંશન ફાઇનર ટાઈમ ડીસ્ક્રીટાઇઝેશન સૂચવે છે તેથી આપણે શું કર્યું છે જો તમે સમરાઇઝ આપો કે આપણે અત્યાર સુધી શું કર્યું છે આપણે જોયું છે મારો મતલબ આપણે સ્પેસ અપડેટ કર્યું આપણે ટાઇમ અપડેટ કર્યું પછી આપણે એક્યુરસી ને કઈ શરત હેઠળ જોઈ એક્યુરસી નહીં પણ સ્ટેબિલિટી કઈ સ્થિતિમાં તે વેવ હોય છે તે વેવની જેમ દેખાય છે અને આપણે શોધી કાઢીએ છીએ કે આ કોરન્ટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા શું કહેવાય છે હવે આગળનો પ્રશ્ન આપણે પૂછીશું કે શું તે પૂરતું છે તમે હમણાં માટે લખેલા લખાણને ઇગ્નોર કરી શકો છો ચાલો આપણે તેને પર સ્ટેપ બાય સ્ટેપ મેળવીએ તો મને સ્ટેબિલિટી મળી છે પણ શું મારો જવાબ સાચો છે તે પછીનો પ્રશ્ન છે જેનો અર્થ કન્વર્જન્સ છે તેથી આપણે આ ખૂબ જ વ્યવસ્થિત રીતે પસાર કરીશું આપણે શું શરૂઆત કરીએ Yee સેલ પહેલા FDTD માટે ચોક્કસ સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હતું મેક્સવેલ નું સમીકરણ પાર્શિયલ ડિફરન્શિયલ ઈક્વેશન તેથી આપણે PDE અથવા PDE ના સમૂહ સાથે પ્રારંભ કરીએ છીએ આપણે આ PDE માટે શું કર્યું આગળ આપણે Yee સેલમાં ગયા અન્ય શબ્દોમાં આપણે ડીસ્ક્રીટાઇઝ્ડ કર્યું તેથી આપણે ગયા ચાલો અહીં એક લાંબો એરો દોરીએ આપણે ડીસ્ક્રીટાઇઝ્ડ કર્યું એકવાર હું ડીસ્ક્રીટાઇઝ્ડ કરી લઉં પછી મારે કેવા સમીકરણો મેળવવા જોઈએ શું તેઓ લિનિયર છે આપણે ટેલર ના થીયરમ નો ઉપયોગ કરીએ છીએ આપણે ફંક્શન વેલ્યૂ દ્વારા જ ડેરિવેટિવ ને બદલીએ છીએ તેથી મને સમીકરણોની સિસ્ટમ મળી તેથી હું આ લખી શકું છું હું આને એલ્જેબ્રિક સમીકરણોની સિસ્ટમ તરીકે લખી શકું છું તો આ શું કરે છે તેથી મને આ ડીસ્ક્રીટાઇઝેશન મળ્યું છે જે મને એલ્જેબ્રિક સમીકરણોની સિસ્ટમ આપવામાં આવે છે બીજો પ્રશ્ન જે તમે પૂછી શકો છો કે આ ડીસ્ક્રીટાઇઝેશન ડેલ્ટા x અને ડેલ્ટા t પર આધારિત છે દેખીતી રીતે તે સ્વતંત્ર છે તેથી તમે હકીકતમાં રિવર્સ દિશા માં જઈ શકો છો અને કંસીસ્ટન્સી માટે પૂછી શકો છો સમીકરણોની આ સિસ્ટમ જેને મેં ડીસ્ક્રીટાઇઝ્ડ કરી છે તે એક્ચ્યુયલ PDEs સાથે કંસીસ્ટંટ છે તે એક પ્રશ્ન તમે પૂછી શકો છો એક લેજીમેટ પ્રશ્ન તો ચાલો તેને હમણાં માટે છોડી દઈએ એકવાર મને એલ્જિબ્રિક સમીકરણોની સિસ્ટમ મળી ગઈ મેં શું કર્યું મેં તેમને સોલ્વ કર્યા અને તેમને સોલ્વ કરવાથી મને એપ્રોક્સીમેટ સોલ્યુશન મળ્યા અને મને આ એપ્રોક્સીમેટ સોલ્યુશન કઈ પરિસ્થિતિમાં મળ્યા સ્ટેબિલિટી સ્ટેબિલિટી હેઠળ એપ્રોક્સીમેટ સોલ્યુશન જે મને મળ્યું તે સમજમાં આવ્યો તેથી અહીંથી અહીં જવામાં સ્ટેબિલિટીની કલ્પના છે તો આ ત્રણ પ્રકારના સ્ક્વેર બૉક્સ માંથી એવું કંઈક છે જે હજી ખૂટે છે મારી પાસે PDEs છે મારી પાસે સમીકરણોની સિસ્ટમ છે અને મારી પાસે એપ્રોક્સીમેટ સોલ્યુશન છે તમે અન્ય કઈ વસ્તુઓ વિશે વિચારી શકો છો મારો મતલબ એ છે કે મેં ત્રણ બોક્સ દોર્યા હશે એક્ચ્યુયલ સોલ્યુશન એ એક્ઝેક્ટ સોલ્યુશન છે તેથી આપણે આને કહી શકીએ છીએ જૂના જમાનામાં જ્યાં કોઈ ગણતરી ન હતી ત્યાં તમે એનાલિટિકલ કરીને અહીંથી અહીં જવાનો પ્રયાસ કરો છો પરંતુ આપણે જાણીએ છીએ કે તે ઘણી વખત યોગ્ય નથી એટલા માટે તમારી પાસે ન્યૂમેરિકલ પદ્ધતિઓ છે તો આ શું છે મારે આ એરો માટે શું લખવું જોઈએ કન્વર્જન્સ એ જ કન્વર્જન્સ છે મેથેમેટીકલી રીતે હું કઈ પરિસ્થિતિઓમાં કન્વર્જન્સ લખીશ મારો મતલબ છે કે મારી પાસે એપ્રોક્સીમેટ સોલ્યુશન કેવી રીતે હશે અને હું કન્વર્જન્સ કરવા માંગતો હતો તો કન્વર્જન્સ શું છે તમે કહો છો કે જ્યારે મને સાચુ સોલ્યુશન મળશે શું વાસ્તવિક જીવનમાં મારી પાસે કન્વર્જન્સની સરખામણી કરવા માટે ખરેખર કોઈ સાચુ સોલ્યુશન છે તો પછી કન્વર્જન્સનું નોશન શું છે વિદ્યાર્થી ન્યૂમેરિકલ ન્યૂમેરિકલ કન્વર્જન્સ સબસિક્વન્ટ ડીસ્ક્રીટાઇઝેશન તેમના જવાબ બહુ અલગ નથી ચોક્કસ પોઈન્ટથી આગળ તેને વધુ ડીસ્ક્રીટાઇઝિંગથી અલગ કરવું એ મૂળભૂત રીતે મશીન એપ્સીલોન માટે સમાન જવાબ આપે છે તેથી તે આપણું ન્યૂમેરિકલ કન્વર્જન્સ છે તેથી આપણે જે સ્ટેબિલિટી જોઈ છે તે બરાબર નથી તેથી હવે કારણ કે કન્વર્જન્સ કરવું મુશ્કેલ છે અહીં Lax અને Richtmyer દ્વારા થીયરમ છે જે આ બાબતોમાં ખૂબ જ કૃસિયલ છે તો તે શું કહે છે તેથી તેને યોગ્ય રીતે પોઝ કરેલ ઇનિશિયલ લિનિયર ઇનિશિયલ વેલ્યૂ પ્રોબ્લેમ અને ફાઇનલ ડીફરન્સ એપ્રોક્સીમેશન આપવામાં આવે છે તેથી આ તે છે જે મને આપવામાં આવ્યું છે તો આ આપવામાં આવે છે તે શું કહે છે તે કંસિસ્ટન્સી ના ઈક્વેશનને પણ સંતોષવા જોઈએ તે સારું છે પછી તે કહેવાય છે કે જો તમે મને સ્ટેબિલિટી આપી શકો તો સ્ટેબિલિટી જરૂરી છે અને કન્વર્જન્સ માટે પૂરતી છે તેથી આ કોઈ એક થીયરમ છે જે મેથેમેટિશિયન બનાવે છે જેનો પ્રેક્ટિસમાં એંજિનિયર તરીકે આપણે ખૂબ ઉપયોગ કરતા નથી પરંતુ તમારે જાણવું જોઈએ જો કોઈ તમને પૂછે તમારું સોલ્યુશન સાચા સોલ્યુશનમાં કન્વર્જ થશે તેની શું ગેરંટી છે જો તમને સાચુ સોલ્યુશન ખબર ન હોય તો તમે તે વ્યક્તિને કેવી રીતે જવાબ આપશો તમે કરી શકતા નથી પરંતુ આ થીયરમના સંદર્ભમાં ક્વોટ કરી શકાય છે કે મારૂ સોલ્યુશન સ્ટેબલ છે ઉદાહરણ તરીકે FTDT માં તમે શું કહેશો કોરન્ટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયાનો રિસ્પેક્ટ કરવાની મારી ચોઈસ જુઓ તેથી તે સ્ટેબલ છે આ થીયરમ દ્વારા મારા માટે મારા સોલ્યુશનમાં કન્વર્જન્સ હોય તેટલું સારું છે અને તમે કયા પ્રકારનું કન્વર્જન્સ ન્યૂમેરિકલ રીતે બતાવવા માટે સમર્થ હશો મારો મતલબ કે તમે સમર્થ હશો ન્યૂમેરિકલ કન્વર્જન્સ બતાવો તો પછી તમે PDE સોલ્વ કરી દીધું છે નહીં તો કોઈ કહેશે કે તમે સોલ્વ કર્યો છે તમને કંઈક સોલ્યુશન મળી ગયું છે પણ આ જ સાચું સોલ્યુશન છે તેની સાબિતી શું છે તેથી સ્ટેબિલિટી મારો અર્થ શું છે તે બોટમ લાઇનમાં સ્ટેબિલિટી છે તે મહત્વની વસ્તુ છે તેથી જ્યારે તમે કોમર્શિયલ FDTD સોફ્ટવેરને જુઓ છો ત્યારે સૌથી મહત્વપૂર્ણ નોબ્સ માંનું એક આ કોરન્ટ સ્ટેબિલિટી ફેક્ટર છે તમારે ખાતરી કરવી પડશે કે તે તેનું પાલન કરે છે જેથી તમારી સ્ટેબિલિટી સેટિસ્ફાઈડ થાય તેથી કન્વર્જન્સ પણ સેટિસ્ફાઈડ છે આ અંગે કોઈ વધુ પ્રશ્નો જેમ કે મેં પ્રેક્ટિસમાં ઉલ્લેખ કર્યો છે તેમ આ માત્ર ખાતરી કરવા સિવાય છે કે કોરન્ટ ફેક્ટર સેટિસ્ફાઈડ છે એન્જિનિયરિંગમાં આ માટે આપણે જેટલી પ્રેક્ટિસ ઉપયોગ કરીશું તેટલી નથી